નમસ્કાર બધાને અમારા NPTEL ના એન્જીનિયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના ઓનલાઈન પ્રમાણિત અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે હું IIT ખરગપુરના મિકેનિકલ એન્જીનિયરીંગમાંથી રાજારામ લક્કારાજુ છું આજથી આગળ આપણે મોડ્યુલ ક્રમાંક 3 સાથે લેકચર ક્રમાંક 21 ઓર્થોગ્રાફિક પ્રોજેકશન્સ આવરીશું છેલ્લા બે વર્ગોમાં આપણે પ્રસ્તાવના ભૌમિતિક રચનાઓ અને કોનીક સેકસન્સ આવરી લીધા આજથી આગળ ઓર્થોગ્રાફિક પ્રોજેકશન્સ આપણે 2 મોડયુલમાં આવરીશું તે મોડ્યુલ ક્રમાંક 3 અને મોડ્યુલ ક્રમાંક 4 છે આપણું પાઠ્યપુસ્તક ND ભટ્ટ અને પંચાલ અને બીજા બધા દ્વારા એન્જીનિયરીંગ ડ્રોઈંગ છે પ્રોફેસર અખિલેશ કુમાર મૌર્યને તેની ઓર્થોગ્રાફિક પ્રોજેકશન્સ પરની ઉત્તમ નોંધ ઓનલાઈન આપવા માટે મારો સાચો આભાર તો મોટા ભાગની સ્લાઇડ્સમાંની માહિતી તેના કામથી પ્રેરિત છે અને તેની મંજૂરીથી લીધેલી છે પ્રથમ સવાલ આપણે એ પૂછીશું કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન શું છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એ તકનીકી ડ્રોઈંગ છે કે જેમાં પદાર્થના જુદા જુદા વ્યુહ જુદા જુદા સંદર્ભ પ્લેન માં જે તે સંદર્ભ પ્લેનની લંબ રહીને નિહાળવામાં આવે છે તો તે જુદા જુદા વ્યુહ બતાવવાની તકનીકી છે જુદા જુદા સંદર્ભ પ્લેન્સ તરીકે હોરીજન્ટલ પ્લેન હોય શકે છે કે જેને HP દ્વારા દર્શાવવામાં આવે છે વર્ટીકલ પ્લેન હોય શકે છે કે જેને VP દ્વારા દર્શાવવામાં આવે છે અને સાઈડ અથવા પ્રોફાઇલ પ્લેન હોય શકે જેને PP દ્વારા દર્શાવવામાં આવે છે આ એન્જીનિયરીંગ ડ્રોઈંગ માટે જુદા જુદા સંદર્ભ પ્લેન જેવા કે હોરીજન્ટલ પ્લેન વર્ટીકલ પ્લેન સાઈડ અથવા પ્રોફાઇલ પ્લેનને સ્થિત કરવા માટેનું પરંપરાગત ધોરણ છે ડ્રોઈંગના જુદા જુદા વ્યુહ ફ્રન્ટ વ્યુહ હોય શકે છે અર્થાત આપણે વર્ટીકલ પ્લેન પર તેનું પ્રક્ષેપણ કરીશું ટોપ વ્યુહ હોરીજન્ટલ પ્લેન પર પ્રક્ષેપિત થયેલો છે સાઈડ વ્યુહ પ્રોફાઇલ પ્લેન પર પ્રક્ષેપિત થયેલો છે ઉદાહરણ તરીકે જો આપની પાસે લંબચોરસ બ્લોક હોય ચાલો આપણે તેને અક્ષર A કહીએ બાજુ B અને C જો આ બ્લોકને આપણે પ્રક્ષેપિત કરવા માંગતા હોઈએ ઉદાહરણ તરીકે ચાલો આપણે એક પ્રકાશનો દીવો લઈએ કે જેને ઝળહળતો પ્રકાશ છે તો આ પ્લેન A ને જો આપણે એક કાગળના પ્લેન પર પ્રક્ષેપિત કરીએ આ પ્લેન વર્ટીકલ પ્લેન છે તો આને આપણે વર્ટીકલ પ્લેન કહીએ છીએ જો આપણે તેને પ્રક્ષેપિત કરીએ તો આપણે પદાર્થની પાછળની બાજુએ કંઈ પણ જોઈ શકીએ નહીં આપણે સાઇડમાંથી પણ ઘણા બધા કિસ્સાઓમાં કંઈ જોઈ શકીએ નહીં આપણે ટોપ વ્યુહથી પણ કંઇ જોઇ શકીએ નહીં આપણે A ને જ જોઈ શકીએ તેને જોવાની સ્થિતિમાં આપણે હોઈશું આપણે માત્ર A ને જ જોવાની સ્થિતિમાં હોઈશું જો પદાર્થ પર ઝળહળતો પ્રકાશ આપણે આપીએ આ પ્રકારની બાબતને તે પ્લેન પર આ સપાટીનું પ્રક્ષેપણ કહેવામાં આવે છે અહીંયા પ્લેન એ વર્ટિકલ પ્લેન છે અને આપણે આ દિશામાં પ્રક્ષેપણ કરી રહ્યા છીએ તે જ રીતે એ જ પદાર્થ માટે A B C જો આપણે તેને ટોપ પરથી અથવા તો ઝળહળતો પ્રકાશ ટોપમાંથી આવતો હોય તો તેને જોઈ શકીએ છીએ આપણે આ લંબચોરસ માટે A શું છે B શું છે તે જોઈ શકતા નથી જ્યારે આપણે પ્રક્ષેપણ કરીએ છીએ ત્યારે આપણે આ હોરીજન્ટલ પ્લેન જોઈ શકીએ છીએ આ C એ લંબચોરસની જેમ છપાયેલો દેખાશે તો આ બિંદુ પેલા બિંદુ સાથે એકરૂપ થાય છે આ ત્યાં એકરૂપ થશે આ ત્યાં એકરૂપ થશે અને આ ત્યાં એકરૂપ થશે પ્રકાશના કારણે આ બે બિંદુઓને આપણે ખરેખરમાં જોઈ શકીશું નહીં પરંતુ માત્ર એક બિંદુ આપણે જોઈ શકીશું આને આપણે હોરીજન્ટલ પ્લેન કહીએ છીએ તે હોરીજન્ટલ પ્લેન પરથી ઉપરની બાજુએથી આપણે જોઈ રહ્યા છીએ તો ટોપ વ્યુહ હોરીજન્ટલ પ્લેન પર પ્રક્ષેપિત થશે તે જ રીતે સાઈડ વ્યુહ માટે આપણે તેને પ્રોફાઈલ પ્લેન અથવા સાઈડ પ્લેન પર પ્રક્ષેપિત કરીશું ઉદાહરણ તરીકે આ બાજુએથી સાઇડની બાજુએથી આપણે પદાર્થને જોવાનું પસંદ કરીએ છીએ પછી આપણે C અને A સપાટીઓ જોઈ શકીશું નહીં આપણે આનું બીજા પ્લેન પર કે જેને આપણે પ્રોફાઈલ પ્લેન બોલાવીશું તેના પર પ્રક્ષેપણ જોઈ શકીશું આપણે કંઈક લંબચોરસ B બ્લોક જેવું જોઈશું આ પ્રકારના પ્રક્ષેપણને આપણે સાઈડ વ્યુહ પ્રોફાઈલ પ્લેન પર પ્રક્ષેપિત થયો એવું કહીશું જુદા જુદા વ્યુહ સાઈડ વ્યુહ ફ્રન્ટ વ્યુહ અને ટોપ વ્યુહ છે જુદા જુદા પ્લેન્સ કે જેમાં ફ્રન્ટ વ્યુહ રચવા માટે આપણે તેને પ્રકાશથી ઝળહળતું કરીશું તે વર્ટિકલ પ્લેન છે ટોપ વ્યુહ રચવા માટે હોરીજન્ટલ પ્લેન છે અને સાઈડ વ્યુહ રચવા માટે આ સાઇડ પ્લેન અથવા પ્રોફાઈલ પ્લેન છે જો આપણે આ પ્રકારના પ્રક્ષેપણો કરીએ છીએ તો પદાર્થની પૂરી માહિતી આપણે મેળવી શકીશું આપણે આ પદાર્થો માટે જુદા જુદા સૂચનો અનુસરીએ છીએ કે જ્યારે આપણે ડ્રોઈંગ કાગળ પર લીટીઓ દ્વારા તેને પ્રક્ષેપિત કરી રહ્યા હોઈએ છીએ તો વ્યુહના આધારે આપણે સંજ્ઞાઓ નોંધીશું ઉદાહરણ તરીકે જો આપણે ટોપ વ્યુહ જોઈ રહ્યા છીએ તો સામાન્ય રીતે આપણે તેને હોરીજન્ટલ પ્લેન પર પ્રક્ષેપિત કરીશું લીટીઓ બિંદુઓ abcd તરીકે અથવા કદાચ 123 અને એ રીતે નોંધવામાં આવે છે જો તે એક લીટી હોય તો આપણે તેને a b લીટી તરીકે અથવા તો કદાચ p q લીટી તરીકે દર્શાવીએ છીએ આ બધા નાના અક્ષરોમાં છે કોઈપણ બિંદુને નાના અક્ષરોમાં આપણે એકવાર બતાવીએ છીએ જો તે બે અક્ષરો a b ને જોડતી લીટી હોય તો ab એક લીટી અને નાના અક્ષરોમાં જો તે ફ્રન્ટ વ્યુહ છે કે જે આપણે સામાન્ય રીતે વર્ટિકલ પ્લેન પર પ્રક્ષેપિત કરીએ છીએ તો આપણે સંજ્ઞા ડેશ એ જ નાનો અક્ષર a પણ એક ડેશ અથવા a જો તે એક લીટી હોય તો આપણે તેને a b તરીકે નોંધીએ છીએ જો તે એક અક્ષર હોય તો આપણે તેને a b અથવા a તરીકે ઓળખીએ છીએ તે દર્શાવે છે કે આપણે ફ્રન્ટ વ્યુહમાં છીએ વગર આપણે ટોપ વ્યુહમાં છીએ જો તે સાઈડ વ્યુહ હોય તો આપણે તેને 2 પ્રાઇમ્સ સૂચનથી દર્શાવીએ છીએ તે જ નાના અક્ષર દ્વારા પરંતુ બે એમ દર્શાવે છે કે તે સાઈડ વ્યુહ છે ઉદાહરણ તરીકે ચાલો આપણે એક પદાર્થ લઈએ કે જેને આપણે a અને કદાચ bcd તરીકે દર્શાવીએ છીએ જો આપણે તેને કોઈપણ પ્રકારના ડેશ વગર દર્શાવીશું તો તે એમ બતાવે છે કે તે ટોપ વ્યુહ છે જો આપણે કંઈક abcd તરીકે દર્શાવીએ છીએ તો તે એમ બતાવે છે કે તે ફ્રન્ટ વ્યુહ છે તે જ રીતે સાઈડ વ્યુહ માટે આપણે આ દરેકને ડબલ દ્વારા દર્શાવીશું અક્ષરોની જગ્યાએ આપણે આંકડાઓનો ઉપયોગ કરીએ છીએ પહેલાં જેવી જ શૈલી નો આપણે ઉપયોગ કરીશું હવે પછીના વર્ગોમાં આપણે પ્રસંગોપાત બે શબ્દોનો ઉપર અને નીચેનો અને સામે અને પાછળનો ઘડીએ ઘડીએ ઉપયોગ કરીએ છીએ તે એ બતાવે છે કે કોઈપણ ઉપર નીચે લીટી પાસે જો આપણે આવીએ તો તે હોરીજન્ટલ પ્લેનની વ્યાખ્યા છે તે હોરીજન્ટલ પ્લેનના સંદર્ભમાં આપણે પ્લેનની ઉપર અથવા પ્લેનની નીચે વાત કરીશું તો હોરીજન્ટલ પ્લેન તેની ઉપર તેની નીચે અર્થાત આપણે પદાર્થની રેફરેન્સ સ્થિતિ વિશે વાત કરવાની સ્થિતિમાં આવીશું જો કંઈક ફ્રન્ટ અને પાછળ છે તો વર્ટીકલ પ્લેન તે પ્લેનની સામે છે તે પદાર્થ કેટલો દૂર હાજર છે પ્લેનની પાછળ તે પદાર્થ કેટલો દૂર હાજર છે આ પ્રમાણિત શબ્દો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે એમ દર્શાવે છે કે આપણે હોરીજન્ટલ પ્લેન અથવા વર્ટીકલ પ્લેનના સંદર્ભમાં વાત કરીએ છીએ કોઈપણ આકૃતિને દર્શાવવા માટે સામાન્ય રીતે આપણે પ્રોજેક્શનનો ઉપયોગ કરીએ છીએ આ પ્રોજક્શન મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક આપણું પેરેલલ પ્રોજેક્શન અને બીજુ કન્વર્જિંગ પ્રોજેક્શન કન્વર્જિંગ પ્રોજેક્શનના કિસ્સામાં પદાર્થ કદાચ થોડુંક નાનું અથવા કદાચ મોટું દેખાય છે કારણ કે આ બિંદુઓ પ્લેન પર ભેગા થાય છે ઉદાહરણ તરીકે જો મારી પાસે એક લંબચોરસ હોય અને જો આપણે કન્વર્જિંગ પ્રકારના પ્લેન તરફ જોઈ રહ્યા હોઈએ તો આ બધા ખૂણાઓ એક બિંદુ પાસે ભેગા થાય છે જો આવું હોય તો જો આપણે કોઈ પદાર્થને પ્લેન પર બનાવતા હોઈએ તો પદાર્થ કદાચ ચોક્કસ માપ સાથે ખુબ જ નાના પદાર્થ તરીકે અથવા તે કદાચ ખુબ જ મોટા પદાર્થ તરીકે દેખાશે બીજા પ્રકારના પ્રોજક્શનને પેરેલલ પ્રોજેક્શન કહેવાય છે તેમાં પદાર્થનું કદ ભાગ્યે જ બદલાય છે સામાન્ય રીતે કન્વર્જિંગ ડ્રોઈંગ એ પરસ્પેકટિવ ડ્રોઈંગ માટે વપરાય છે આપણે તેના વિશે પછીના વર્ગોમાં જોઈશું પેરેલલ પ્રોજેક્શન કે જે આપણા એન્જીનીયરીંગ ડ્રોઈંગના અભ્યાસક્રમમાં અને મશીન ડિઝાઇન પ્રકારના અભ્યાસક્રમ માટે તદ્દન સામાન્ય છે તેમાં બે પ્રકારના પ્રોજેક્શન હોય છે એક ઓર્થોગોનલ પ્રોજેક્શન અને બીજું ઓબ્લિક પ્રોજેક્શન આ ઓર્થોગોનલ પ્રોજેક્શન પણ મુખ્યત્વે બે ભાગોમાં વહેંચાયેલા છે એક મલ્ટિવ્યુહ પ્રોજેક્શન બીજુ એક્ષોનોમેટ્રિક પ્રોજેક્શન મલ્ટિવ્યુહ પ્રોજેક્શનમાં આપણી પાસે આ ફ્રન્ટ વ્યુહ ટોપ વ્યુહ અને પ્રોફાઈલ વ્યુહ અથવા કદાચ સાઈડ વ્યુહ હોય છે આ રીતે આપણે પુરા પદાર્થને બે જુદા જુદા પ્લેન્સમાં જરૂરી સ્થળોએ પ્રેક્ષેપિત કરીશું ફ્રન્ટ વ્યુહ ટોપ વ્યુહ અને સાઈડ વ્યુહની રીતે તે પ્રકારે આપણે ઓર્થોગોનલ પ્રોજેક્શનમાં જઈશું એક્ષોનોમેટ્રિક પ્રોજેક્શન અને ઓબ્લિક પ્રોજેક્શનમાં પૂરેપૂરો પદાર્થ દેખાશે પરંતુ ચિત્રાત્મક આકૃતિ તરીકે તો પદાર્થમાં કદાચ થોડો ફેરફાર થયેલો હશે અને આપણે કદાચ પદાર્થની પૂરેપુરી માહિતી મેળવી શકીએ નહીં મલ્ટિવ્યુહમાં આપણી પાસે જુદા જુદા વ્યુહ જેવા કે ફ્રન્ટ ટોપ સાઈડ કદાચ પાછળની સાઇડ અને ઘણા બધા વ્યુહ હોય છે તો પૂરેપૂરો પદાર્થ ઓર્થોગોનલમાં દ્રશ્યમાન હશે ખાસ કરીને મલ્ટિવ્યુહ પ્રોજેક્શનમાં આપણા પુરા અભ્યાસક્રમમાં આપણે મુખ્યત્વે આ મલ્ટિવ્યુહ ડ્રોઈંગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આકૃતિને રજુ કરવા માટે કયું પ્રોજેક્શન સારું છે ચાલો આપણે આ ડ્રોઈંગના જુદા જુદા નજરીયાઓ તરફ જોઈએ ખાસ કરીને પ્રોજેક્શન ઉદાહરણ તરીકે અહીંયા મલ્ટિવ્યુહ પ્રોજેક્શન ચિત્રાત્મક ડ્રોઈંગ અને પરસ્પેકટિવ ડ્રોઈંગની સરખામણી કરવામાં આવે છે મલ્ટિવ્યુહ ડ્રોઈંગમાં આપણી પાસે જુદા જુદા પ્લેન જેવા કે વર્ટિકલ પ્લેન હોરીજન્ટલ પ્લેન અથવા પ્રોફાઈલ પ્લેન પર પદાર્થના પ્રક્ષેપણ દ્વારા જુદા જુદા વ્યુહ છે ચિત્રાત્મક ડ્રોઈંગના કિસ્સામાં તે પદાર્થની 3 બાજુઓ એક વ્યૂહમાં રજૂ કરે છે તો બધી 3 બાજુઓ જેવી કે પહેલી બીજી ત્રીજી 3 જુદી જુદી આકૃતિમાં ભાગ પાડ્યા વગર આપણે તેને એક આકૃતિમાં દર્શાવીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે આ એક તરફ જોઈએ તો બધા 3 વ્યુહ હાજર છે પરંતુ જ્યારે આપણે તેને કાગળ પર દોરીએ છીએ ત્યારે તેમાં કદાચ થોડો ફેરફાર થાય છે પદાર્થ ટોચની સપાટી પર લંબચોરસ હશે પરંતુ જ્યારે આપણે તેને દર્શાવીએ છીએ ત્યારે તે કદાચ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું દેખાશે આ પ્રકારની બાબતો કુદરતી રીતે જ આ ચિત્રાત્મક ડ્રોઈંગમાંથી બહાર આવે છે જો તે આઇસોમેટ્રિક ડ્રોઈંગ હોય કે જે પણ ચિત્રાત્મક ડ્રોઈંગનો જ એક પ્રકાર છે પરંતુ તે 3 લીટીઓ કે જેને આપણે આઇસોમેટ્રિક અક્ષ કહીએ છીએ તેના આધાર પર હોય છે તેને જુદી જુદી અક્ષ પર દર્શાવવા કરતા આપણે આઇસોમેટ્રિક અક્ષ પર નિશ્ચિત કરીએ છીએ કે જે ઉભી લીટી કદાચ આ ઊભી લીટી છે અને 30 ડિગ્રી સાથે તેની બંને બાજુએ બીજી બે લીટીઓ ધરાવે છે તો જો આપણે એની તરફ જોઈએ તો આ ઊભી લીટી છે 30 ડિગ્રી જેવું પેલી બાજુએ છે અને પેલી બાજુએ પણ 30 ડિગ્રી જેવી રજૂઆત આપણે જોઈશું આ પ્રકારની બાબતો જો આપણે રચી શકીએ તો તે પ્રકારના ડ્રોઈંગને આઇસોમેટ્રિક ડ્રોઈંગ બોલાવવામાં આવે છે આડી અને બીજી બે લીટીઓના સ્થળ પાસે સૌથી નીચે બ્લોકનો સામેનો ખૂણો ચોરસ ખૂણાઓ સાથે આપણે જોઈ શકીએ છીએ ચિત્રાત્મક ડ્રોઈંગના વિશે ખાસ કરીને આઇસોમેટ્રિક ડ્રોઈંગ વિશે આપણે બીજા મોડ્યૂલમાં ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં શીખીશું મલ્ટિવ્યુહ ડ્રોઈંગમાં જુદા જુદા વ્યુહો હોવાના કારણે તે પદાર્થની પૂરી માહિતી ચોકસાઈથી રજૂ કરે છે આપણે કોઈપણ માહિતી ગુમાવીશું નહીં તેના તરફ જોતી વખતે કોઈ વિચલન સર્જાશે નહીં ઉદાહરણ તરીકે તમારી સામેનું મોનિટર જો આપણે તેના તરફ તે પ્લેનને લંબ જોઈશું તો તે કદાચ લંબચોરસ જેવું દેખાશે પરંતુ જો આપણે તેને બાજુએથી જોઈશું તો તે કદાચ પ્રોજેક્શન જેવું દેખાશે તે કદાચ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું દેખાશે તો મલ્ટિવ્યુહ પ્રોજેક્શન હોવાના કારણે આપણે સીધી રીતે લંબાઈ શું છે પહોળાઈ શું છે ઊંચાઈ શું છે તેવું રજુ કરી શકીએ છીએ અને આ પ્રકારની બાબતો કોઈપણ પ્રકારના વિચલનની સમસ્યાઓ વગર રજૂ કરી શકાય છે તો તે આપણને સંપૂર્ણ પદાર્થની માહિતીઓ અને આકાર અને કદ ચોકસાઈથી આપે છે ચિત્રાત્મક ડ્રોઈંગના કિસ્સામાં તે સીધે સીધું આપણને પદાર્થનું ચિત્ર ઊભું કરી આપે છે જો કે 2D કાગળ પર પરિમાણોમાં ફેરફાર થઈ જાય છે ટૂંકમાં તે પદાર્થનું ચિત્ર આપણને ઊભું કરી આપે છે પરસ્પેકટિવ ડ્રોઈંગના કિસ્સામાં પદાર્થ મોટાભાગે આપણી આંખો જેવુ પ્રતીત કરે છે તેવો દેખાય છે જો આપણે પદાર્થ કે જે આપણાથી થોડો ત્રાંસો છે તેના તરફ જોઈએ તો તે આપણી આંખો તરફ કઈ રીતે પ્રતીત થાય છે એ પ્રકારની રજૂઆત આપણે પરસ્પેકટિવ ડ્રોઈંગમાં કરીશું મલ્ટિવ્યુહ ડ્રોઈંગ રચવા માટે થોડીક એવી કુશળતાની જરૂર છે અર્થાત કલ્પનાની તાલીમની પદાર્થ તે કલ્પનાને કાગળ પર રજૂ કરે છે તેથી થોડી પ્રેરણા જરૂરી છે ચિત્રાત્મક ડ્રોઈંગના કિસ્સામાં મુખ્ય સમસ્યા આકાર અને કોણ વિકૃતિ થાય છે તે છે તો ફાયદાઓ લીલા રંગના ટપકાઓથી દર્શાવેલા છે ગેરફાયદાઓ અથવા સમસ્યાઓ લાલ રંગના ટપકાથી દર્શાવ્યા છે તો મલ્ટિવ્યુહ ડ્રોઈંગમાં હંમેશા પદાર્થના વિશે થોડી પ્રેરણા જરૂરી હોય છે કે આપણે શું જોઈ રહ્યા છીએ કઈ રીતે તેને કાગળ પર જુદા જુદા વ્યૂહમાં રજૂ કરી શકાય ચિત્રાત્મક ડ્રોઈંગના કિસ્સામાં જો આપણે વર્તુળ ને ત્રાંસી દિશાએથી જોઈએ તો તે કદાચ એક ઉપવલય જેવુ દેખાશે ઉદાહરણ તરીકે અહીંયા આપણે તે પ્રકારની ઉપવલય જોઈ શકીએ છીએ વર્તુળ એ અહીંયા ઉપવલય જેવુ દેખાય છે તે જ રીતે લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ જેવુ દેખાય છે આ કાટખૂણો સંપૂર્ણરીતે ઓબ્ટ્યુસ પ્રકારનો ખૂણો દેખાય છે આ પ્રકારની સમસ્યાઓ ચિત્રાત્મક ડ્રોઇંગમાં આવે છે જો આપણે પરસ્પેકટિવ ડ્રોઈંગ જોઈએ તો તે ડ્રોઈંગ કાગળ પર બનાવવું થોડું મુશ્કેલ છે કદ અને આકારમાં ફેરફાર થાય છે ઉદાહરણ તરીકે જો આપણે સાયકલ અથવા મોટરગાડી ચલાવતા હોઈએ તો રસ્તો એ એક છેડાથી બીજા છેડા સુધી સમાંતર લીટીઓ ધરાવતો હોવો જોઈએ આ ક્યારેય ખતમ ના થાય તેવી લીટીઓ છે ઓછામાં ઓછા તે રસ્તાના નાના સમય સુધી તે ખતમ નહીં થાય પરંતુ જ્યારે તમે એક આકૃતિ લો છો અથવા તો કદાચ આ પરસ્પેકટિવ ડ્રોઈંગમાં જુઓ છો તો આ બે લીટીઓ એકબીજાને છેદતી હોય તેવી દેખાય છે તો પહોળાઈમાં વિકૃતિ આવશે તો ડ્રોઈંગ કાગળ પર જ્યારે આપણે આ રસ્તાને રજૂ કરીએ છીએ અને બીજા પદાર્થોને રજુ કરીએ છીએ ત્યારે તે એક જગ્યાએ ભેગું થતું હોય તેવું દેખાય છે તો આ પ્રકારની સમસ્યાઓ આ પરસ્પેકટિવ ડ્રોઈંગમાં આવે છે જુદા જુદા પ્લેનમાં જુદા જુદા વ્યુહ તરીકે પદાર્થના પ્રક્ષેપણના સંદર્ભમાં પદાર્થના આકાર કદ બધી માહિતી વ્યાખ્યાયિત કરો મુખ્યત્વે બે પ્લેન સૌથી વધારે વપરાય છે આ પ્લેનને વર્ટિકલ પ્લેન કહેવામાં આવે છે જે આધાર તલથી વર્ટિકલ હોય છે અને બીજું હોરીજન્ટલ પ્લેન છે દિશાઓના આધારે જો તે x અક્ષ પર હોય તો હોરીજન્ટલ પ્લેન અને જો તે y અક્ષ પર હોય તો વર્ટીકલ પ્લેન તરીકે આપણે તેને વ્યાખ્યાયિત કરીએ છીએ બીજું પ્લેન એ પ્રોફાઈલ પ્લેન છે તે પ્રોફાઈલ પ્લેન આ બાજુએ અથવા તો કદાચ આ બાજુએ પણ હોઈ શકે છે આ વધારાની માહિતીઓ છે મુખ્ય પ્લેન અથવા પ્રિન્સિપાલ પ્લેન તરીકે આપણે જેને લઈએ છીએ તે વર્ટિકલ પ્લેન અને હોરીજન્ટલ પ્લેન છે સાઈડ પ્લેન એ હંમેશા પ્રોફાઈલ પ્લેન છે બીજા પ્લેનને ગૌણ પ્લેન તરીકે બોલાવવામાં આવે છે આ પ્લેન એ ગૌણ વર્ટિકલ પ્લેન ગૌણ ત્રાંસા પ્લેન અને પ્રોફાઇલ પ્લેન હોઈ શકે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ ગૌણ પ્લેન તરફ જોઈએ તો હોરીજન્ટલ અને વર્ટિકલ પ્લેન વર્ટિકલ અને હોરીજન્ટલ પ્લેન હંમેશા નિશ્ચિત જ હોય છે હવે આપણે બીજું કોઈ પ્લેન વર્ટિકલ પ્લેનને ત્રાંસુ અથવા તો હોરીજન્ટલ પ્લેનને ત્રાંસુ હોય તેવું લઈએ ચાલો તેવા પ્રકારનું પ્લેન લઈએ તે આ છે કે જે મેજેંટા રંગમાં છે આ ગૌણ પ્લેન પણ વર્ટિકલ દિશામાં છે તે હોરીજન્ટલ આધાર તલને વર્ટિકલ જો કે તે કોઈ ચોક્કસ ખૂણા થીટા દ્વારા વર્ટિકલ પ્લેનને ત્રાંસુ છે જો આપણે વધારે માહિતી તરફ જોઈએ તો આ ગૌણ વર્ટિકલ પ્લેન એ હોરીજન્ટલ પ્લેનને લંબ છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આપણા ડ્રોઈંગ કાગળ તરફ જોઈએ જો હું આ ડ્રોઈંગ કાગળ પર કોઈ પદાર્થને રજુ કરવાનું પસંદ કરતો હોવ તો આને આપણે હોરીજન્ટલ પ્લેન કહીએ છીએ અને આ હોરીજન્ટલ પ્લેન છે અને બીજુ એક વધારે કાગળ લો અને તેને આનાથી લંબ રાખો અને તે કાગળને આપણે વર્ટિકલ પ્લેન બોલાવીશું તો આ વર્ટીકલ પ્લેન છે કે જે હોરીજન્ટલ પ્લેન સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને આ હોરીજન્ટલ પ્લેન છે જો આપણે કોઈ બીજું પ્લેન રચવા માંગતા હોઈએ ઉદાહરણ તરીકે ચાલો આપણે ભૌમિતિક ખોખું લઈએ વર્ટીકલ પ્લેન એ હોરીજન્ટલ સાથે 90 ડિગ્રી છે આપણે એક વધુ પ્લેન હોરીજન્ટલને લંબ અને વર્ટીકલ પ્લેનને ત્રાંસુ રચી શકીએ છીએ આ પ્રકારનું પ્લેન ગૌણ પ્લેન તરીકે ઓળખાય છે તો ચાલો આપણે આપણાં પ્રેસેંટેશન તરફ પાછા જઈએ તે જ રીતે કોઈ એક વધારે ગૌણ પ્લેન હોરીજન્ટલ પ્લેન સાથે ખૂણે હોય તેવું રચી શકે છે આ વર્ટીકલ પ્લેન છે હોરીજન્ટલ પ્લેન નિશ્ચિત જ રહે છે એક વધુ પ્લેન આપણે લેવા જઈ રહ્યા છીએ અને તેનું નામ ગૌણ ત્રાંસુ પ્લેન છે ગૌણ વર્ટીકલ પ્લેન પણ ત્રાંસુ જ છે પરંતુ તે વર્ટીકલ પ્લેનને ત્રાંસુ છે સૂચન કે જેનો આપણે ઉપયોગ કરેલો તે ગૌણ વર્ટીકલ પ્લેન છે કારણ કે તે હંમેશા હોરીજન્ટલ પ્લેન સાથે 90 ડિગ્રી ખૂણાએ હોય છે બીજું પ્લેન એ ગૌણ ત્રાંસુ પ્લેન છે તો આ વર્ટીકલ શબ્દને ગણવામાં આવ્યો નથી કારણ કે તે વર્ટીકલ નથી તે હોરીજન્ટલ પ્લેન સાથે બીટા ખૂણો અને વર્ટીકલ પ્લેન સાથે પણ ખૂણો બનાવે છે તો આપણે તેને ગૌણ ત્રાંસુ પ્લેન કહીએ છીએ બીજું એક પ્લેન એ પ્રોફાઇલ પ્લેન હોરીજન્ટલ પ્લેન અને વર્ટીકલ પ્લેન છે વધુ એક પ્લેન લો કે જે હોરીજન્ટલ પ્લેન અને વર્ટીકલ પ્લેનને પણ લંબ હોય તો જો આપણે આ ખૂણો માપીશું તો આ 90 ડિગ્રી છે અને આ ખૂણો પણ 90 ડિગ્રી છે તો આ પ્રકારના પ્લેનને પ્રોફાઇલ પ્લેન બોલાવવામાં આવે છે જો આ પ્રોફાઇલ પ્લેન બીટા ખૂણો હોરીજન્ટલ પ્લેન સાથે બનાવે છે તો આપણે તેને ગૌણ ત્રાંસા પ્લેન તરીકે બોલાવીશું જો આ પ્રોફાઇલ પ્લેન વર્ટિકલ પ્લેનની દિશામાં થીટા ખૂણાથી ઝૂકેલો હશે તો આપણે તેને ગૌણ વર્ટિકલ પ્લેન બોલાવીશું આ ખાસ પ્રકારના પ્લેન છે તો આ રીતે આપણે મુખ્યત્વે એ શીખી શક્યા કે પ્લેન એ બે રીતે વહેંચાયેલા છે પ્રિન્સિપાલ પ્લેન ગૌણ પ્લેન પ્રિન્સિપાલ પ્લેન એ હંમેશા નિશ્ચિત હોય છે જેમ કે વર્ટિકલ પ્લેન હોરીજન્ટલ પ્લેન ગૌણ પ્લેન એ તમને પદાર્થ વિશે વધારે માહિતી આપવા માટે વધારે જટિલ માહિતી જેમ કે પદાર્થ સાઇડથી કેવો દેખાય છે કદાચ જો ત્યાં ટેપર આકાર હોય અને બીજી બધી બાબતો તેને ગૌણ ત્રાંસા પ્લેન અથવા ગૌણ વર્ટિકલ પ્લેન પર પ્રક્ષેપિત કરવાથી તે આપણને પદાર્થ વિશે વધારે માહિતી આપે છે આ પ્રકારના ગૌણ પ્લેન કઈ રીતે આપણે રચી શકીએ છીએ તે કરવા માટે ચાલો આપણે જે વ્યુહ હાજર છે તેના તરફ જોઈએ વર્ટિકલ પ્લેન અને હોરીજન્ટલ પ્લેનમાંથી જો આપણે એક હોરીજન્ટલ પ્લેનને સમાંતર પ્લેનને 90 ડિગ્રી દ્વારા નીચેની દિશામાં ફેરવી શકીએ તો આપણે તે લઈએ ચાલો આ એક હોરીજન્ટલ પ્લેન છે તેવું ધ્યાનમાં લઈએ કદાચ ત્યાં એક પદાર્થ અહીંયા હશે તે હોરીજન્ટલ પ્લેન પર આપણી પાસે તેનું પ્રક્ષેપણ હશે તે લો પછી આ પુરા પ્લેનને 90 ડિગ્રી દ્વારા ફેરવો પછી આપણે એક પ્રકારનો વ્યુહ મેળવીશું તેને આપણે ટોપ વ્યુહ બોલાવીશું વર્ટિકલ પ્રક્ષેપણ હંમેશા પેલા વર્ટિકલ પ્લેન પર હોય છે તો ત્યાં આપણે ફ્રન્ટ વ્યુહ મેળવીશું આ આપણે ટોપ વ્યૂહની ઉપર મેળવીશું પ્રોફાઈલ પ્લેન પર પ્રક્ષેપણ લો તે પ્રોફાઈલ પ્લેનને 90 ડિગ્રીથી ફેરવો તો જે પણ પ્લેન આપણે મેળવીશું તેના પર આપણે સાઈડ વ્યુહ મેળવીશું ચાલો આપણે વધારે માહિતી ત્યાં જોઈએ ઉદાહરણ તરીકે આ હોરીજન્ટલ પ્લેન પરના પ્રક્ષેપણ માટે જો આપણે તેને નીચેની દિશામાં 90 ડિગ્રીથી ફેરવીએ તો આપણે આ હોરીજન્ટલ પ્લેન ડ્રોઈંગ કાગળ પર મેળવીશું કારણ કે ડ્રોઈંગ કાગળ પર 3 પરિમાણોમાં પદાર્થને રચવો એ હંમેશાં મુશ્કેલ છે અને તે કદાચ આપણને સંપૂર્ણ માહિતી નહીં આપે તેના કરતાં આપણે આ પદાર્થની સંપૂર્ણ માહિતી વર્ટિકલ પ્લેન હોરીજન્ટલ પ્લેન પ્રોફાઇલ પ્લેન પર પ્રક્ષેપિત કરીએ પછી આ હોરીજન્ટલ પ્લેનની માહિતી આપણે 90 ડિગ્રીએ ફેરવીએ જેથી વર્ટિકલ પ્લેન પરનું પ્રક્ષેપણ તે નીચેની દિશામાં પદાર્થને હોરીજન્ટલ પ્લેન પર આપે છે તે જ રીતે પ્રોફાઈલ પ્લેનનું પ્રક્ષેપણ જો આપણે લઈએ અને 90 ડિગ્રીએ ફેરવીએ તો આપણે સાઈડ વ્યુહ મેળવી શકીશું અને આ સાઇડ વ્યુહ કારણ કે આપણે પદાર્થને ડાબી બાજુએથી જોઈ રહ્યા છીએ જો પદાર્થ આ છે તો આપણા હાથના સંદર્ભમાં જેમ કે જમણો હાથ ડાબો હાથ તો ડાબી બાજુની દિશાથી જો આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો જે પ્રક્ષેપણ આપણે તે પ્લેન પર મેળવીશું તે ડાબી બાજુનું પ્રક્ષેપણ થશે તેને આપણે લેફ્ટ સાઈડ વ્યુહ કહીશું ફ્રન્ટ વ્યુહ માટે સામાન્ય રીતે આપણે તે દિશામાં જોઈશું ટોચની બાજુએથી જે પણ આપણે જોઈ શકીએ છીએ તે ટોપ વ્યુહમાં હોરીજન્ટલ પ્લેન પર પ્ર્ક્ષેપિત થાય છે કારણ કે આપણે હોરીજન્ટલ પ્લેનને 2D કાગળમાં હોરીજન્ટલ દિશામાં દર્શાવી શકીએ નહીં આપણે તેને વર્ટીકલ પ્લેનની નીચે બનાવીએ છીએ જો આપણે આ બધા પ્લેનની માહિતી દર્શાવી શકીએ પ્રક્ષેપિત વ્યુહ સાઈડથી સાઈડ પર એકની નીચે બીજો એ રીતે તો તે પ્રકારના પ્રક્ષેપણને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન કહેવામા આવે છે તો તેમાં આપણી પાસે ફ્રન્ટ વ્યુહ ઉપરની બાજુએ ટોપ વ્યુહ નીચેની બાજુએ અને લેફ્ટ સાઈડ વ્યુહ જમણા હાથની બાજુએ હોય છે વર્ટીકલ પ્લેન ઉપરની બાજુએ હોરીજન્ટલ પ્લેન નીચેની બાજુએ પ્રોફાઇલ પ્લેનની માહિતી સાઈડ પર તેને આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન બોલાવીએ છીએ આગળના વર્ગમાં આપણે પ્લેન પર જુદા જુદા પદાર્થોના આ પ્રોજેક્શન વિશે સમજવા માટે વધારે શિખીશું તમારો ખૂબ આભાર